ચાલો હવે રેફરન્સ સેલ પદ્ધતિ અને વધુ વિશેષ રીતે વોલ્ટેજ સ્કેલિંગ પ્રકાર વિશે ચર્ચા કરીએ તો આપણે આ બ્લોક ડાયાગ્રામ ટોપોલોજીને જાણીએ છીએ તમારી પાસે DC DC કન્વર્ટર થી કનેક્ટ થયેલ PV સેલ છે તમારી પાસે એક કેપેસિટર છે PV સેલના ટર્મિનલ્સ પર બફર છે અને પછી લોડ R0 છે તો આ DC DC કન્વર્ટર છે અને આપણી પાસે ટર્મિનલ વોલ્ટેજ Vt અને ટર્મિનલ કરંટ It છે જે અહીં બતાવ્યા પ્રમાણે છે પછી તમારી પાસે કંટ્રોલ ઇનપુટ D અને R0 છે ચાલો હું vT વિરુદ્ધ iT કર્વ દોરીશ આ IV કર્વ છે અને આ PV કર્વ છે હવે આ ક્ષેત્રમાં અહીં ક્યાંક મહત્તમ પાવર પોઇન્ટ મળી રહ્યો છે તેથી જો ઇન્સ્યુલેશન બદલાય તો IV ની કેરેક્ટરીસ્ટીક માં પણ બદલાવ આવે છે તમે IV ની કેરેક્ટરીસ્ટીક માં પરિવર્તન જોશો પરંતુ મહત્તમ પાવર કર્વ પણ બદલાશે મહત્તમ પાવર પોઇન્ટ મૂલ્ય પણ બદલાશે પરંતુ તે ચોક્કસ બેન્ડ ની અંદર રહેશે તે આ રીતે ચોક્કસ બેન્ડની અંદર રહેશે અને આપણે કહી શકીએ કે મેક્સિમમ પાવર પોઇન્ટ એટલે કે મેક્સિમમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ વધુ કે ઓછા પ્રમાણમાં આ બેન્ડના ક્ષેત્ર માં જ પડેલ છે તેથી આપણે આને voc પોઇન્ટ કહીશું અને આપણે તેને vm એટલે કે મહત્તમ પાવર વોલ્ટેજ કહીશું તેથી આશરે સોલ્યુશન તરીકે આપણે કહીં શકીએ કે જો હું હંમેશાં vT પેનલ વોલ્ટેજને આ બેન્ડની અંદર રહે તે રીતે પસંદ કરું છું જેનો અર્થ છે કે મારી પાસે લોડ લાઇન આ બેન્ડમાં અહીં જ છે જો મારી પાસે તે બેન્ડમાં લોડ લાઇનો છે તો વધુ કે ઓછા અંશે તે મહત્તમ પાવર પોઇન્ટ ની આસપાસ ફરતી રહે છે તે બરાબર મહત્તમ પાવર પોઇન્ટ પર ન હોઈ શકે પરંતુ તે મહત્તમ પાવર પોઇન્ટની નજીક હશે જે હજી પણ ઘણી એપ્લિકેશનમાં ખૂબ સંતોષકારક છે તેથી અમારા સાહિત્યિકે આ અભિગમ અપનાવ્યો છે કે આપણે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આશરે એમ કહીને ધારીએ છીએ કે vm બાય voc એટલે કે vm ને voc થી ડિવાઈડ કરવાથી વોલ્ટેજ અક્ષ પરની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે અને ચાલો આપણે કહીએ કે જો તમે કહો કે voc 100 છે vm લગભગ 70 પોઇન્ટ પોઇન્ટ પર છે પરંતુ તે કેરેક્ટરીસ્ટીક ના આધારે બદલાશે એકવાર તમે ડેટા શીટમાંથી કોઈ વિશેષ PV પેનલ પસંદ કરો પછી તમે આ સ્થિર મૂલ્ય સુધી પહોંચી શકો છો ચાલો આપણે કહીએ કે તે લગભગ 0 તેથી એકવાર તમે આ ધારણા કરી લો હવે આ નિયમ બની જશે આપવામાં આવેલ પેનલ અને કોઈપણ લોડ R0 માટે હું ડ્યુટી સાઇકલ ની ગોઠવણી એવી રીતે કરીશ કે PV પેનલ દ્વારા દેખાતી લોડ લાઇન આ શ્રેણીના સ્લોપ માંથી પસાર થશે અને ત્યાંથી ઓપરેટિંગ બિંદુ જ્યારે ઉભી પાવર કર્વ પર નીચે જાય છે ત્યારે તે વધારે કે ઓછા અંશે ફ્લેટ ટોપ પરની હિલ ના ટોપ ની નજીક હોય છે અને તમે કહી શકો કે લગભગ મહત્તમ પાવર ટ્રાન્સફર થઈ રહ્યું છે તો આ ધારણા આ વોલ્ટેજ સ્કેલિંગ પદ્ધતિનો આધાર છે ચાલો હવે જોઈએ કે આપણે આ વોલ્ટેજ સ્કેલિંગ પદ્ધતિને કેવી રીતે સાકાર કરીએ છીએ તો DC DC કન્વર્ટર સાથે ઇન્ટરફેસ થયેલ આ PV સિસ્ટમ માં કંટ્રોલ ઇનપુટ તરીકે d છે ચાલો જોઈએ કે આપણે રેફરન્સ સેલ વોલ્ટેજ સ્કેલિંગ પદ્ધતિ નો ઉપયોગ કરીને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રાન્સફર પ્રાપ્ત કરવા માટે DC DC કન્વર્ટરના આ ડ્યુટી સાઇકલ ઇનપુટ માટે કંટ્રોલ સંકેતો કેવી રીતે આપીશું ચાલો હવે આપણે કંટ્રોલ બ્લોક સ્કીમ સમજીએ હવે રેફરન્સ ની જરૂર છે હવે આ રેફરન્સ ને ફીડબેક સિગ્નલ સાથે સરખાવી શકાય તો કોઈપણ કંટ્રોલ સિસ્ટમ ટોપોલોજી માં તમારી પાસે રેફરન્સ સિગ્નલ ફીડબેક સિગ્નલ અને એરર સિગ્નલ હશે હવે હમણાં હું આ રેફરન્સ સિગ્નલ શું છે અને ફીડબેક સિગ્નલ શું છે તે જણાવીશ નહીં તે પછી જોઈશું પરંતુ આ અહીં એરર સિગ્નલ તમારી પાસે છે હું તેની પર પ્રક્રિયા કરી શકું છું હું તેના પર કંટ્રોલર દ્વારા પ્રક્રિયા કરી શકું છું અને સૌથી વધુ મજબૂત કંટ્રોલર માંનું એક એ PI કંટ્રોલર પ્રપોસનલ ઇન્ટીજરલ કંટ્રોલર છે તેથી હું પ્રપોસનલ ઇન્ટીજરલ કંટ્રોલર નો ઉપયોગ કરીશ PI કંટ્રોલર નું આઉટપુટ ડીસી મૂલ્ય હશે હવે ડ્યુટી સાયકલ સિગ્નલ મેળવવા માટે તેને સમયમાં બદલવું પડશે તેથી આપણે પલ્સ વિડ્થ મોડ્યુલેશન કરવાની જરૂર છે તો ડીસી મૂલ્યના આધારે વોલ્ટેજને સમયમાં રૂપાંતરીત કરવાની જરૂરી છે તેથી તેમાં આ પ્રકારના કમ્પેરેટર ની જરૂર છે અને આ કમ્પેરેટર ને કેરિયર સિગ્નલ આપવું પડશે જે ટ્રાએન્ગલ સિગ્નલ લઈશું તો જ્યારે dc સિગ્નલ ને ટ્રાએન્ગલ કેરિયર સાથે સરખાવીશું ત્યારે કમ્પેરેટર પરનું આઉટપુટ પલ્સ વિડ્થ મોડ્યુલેટેડ સિગ્નલ હશે અને તે આઉટપુટ એ છે જે ઇનપુટ d ને આપીશું અને d ઈનપુટ આંતરિક રૂપે પાવર સેમિકન્ડક્ટર્સ ચલાવશે જે ડીસી ડીસી કન્વર્ટરની અંદર છે તો આ સ્કીમ હશે હવે આપણે એ જોવાની જરૂર છે કે તમારે કઈ વેલ્યુ આપવાની જરૂર છે અને તમે અહીં કયા વેરીએબલ આપવા માંગો છો હવે આપણે વોલ્ટેજ સ્કેલિંગ નિયમ પર પાછા જઈએ જેની હમણાં ચર્ચા કરેલી નિયમ એ છે કે આપણે એવી ધારણા કરી છે કે vmvoc કોનસ્ટન્ટ K સમાન હોય છે અથવા vm એ મહત્તમ પાવર પોઇન્ટ અથવા પીક પાવર પોઇન્ટ પર PV પેનલનું વોલ્ટેજ છે તો vm એ K ટાઇમ voc સમાન છે તેથી હવે આપણી પાસે મહત્તમ પાવર પોઇન્ટ ના સંદર્ભમાં voc અને કોનસ્ટન્ટ K નો સંબંધ છે voc ઓપન સર્કિટ વોલ્ટેજ છે હવે ઉદ્દેશ શું છે તે શું છે જે આપણે આ બ્લોક સ્કીમ માંથી પ્રાપ્ત કરવા માંગીએ છીએ આપણે શું કરવા ઇચ્છીએ છીએ કે વોલ્ટેજ vT જે PV પેનલના ટર્મિનલ્સની આજુ બાજુ છે તે બરાબર સેટ થવો જોઈએ તેથી જો હું આ IV કેરેક્ટરીસ્ટીક પર જઈશ તો વોલ્ટેજ vT આ બેન્ડમાં ફરતું હોવું જોઈએ જો તે આ બેન્ડમાં ફરતું હોય તો પછી ઓપરેટિંગ બિંદુ અહીં ક્યાંક છે અને PV પેનલ દ્વારા ઉત્પન્ન થયેલ પાવર આ ક્ષેત્રમાં ફરશે તેથી તે પીક પાવર પોઇન્ટ ની નજીક જશે તેથી આપણે એ જોવાની જરૂર છે કે vm એ vT ની નજીક જાય એટલેકે પેનલમાંનો ટર્મિનલ વોલ્ટેજ શક્ય તેટલું vm મૂલ્યની નજીક જાય voc ની દ્રષ્ટિએ vm નુંમૂલ્ય તેથી તે જ આપણે અમલ કરવા માંગીએ છીએ પેનલમાં vT ટર્મિનલ વોલ્ટેજ MPPT પ્રાપ્ત કરવા માટે vm જેટલા થવા જોઈએ તેથી હવે મારી પાસે terminal voltage અને vm આ બે મહત્વપૂર્ણ વેરીએબલ છે જે આપણે અહીં વાપરીશું હવે vm એ રેફરન્સ છે અમે ઇચ્છીએ છીએ કે વીએમ અહીં રેફરન્સ સિગ્નલ હોય અને vT એ ફીડબેક સિગ્નલ છે તેથી આપણે પેનલમાં ટર્મિનલ વોલ્ટેજ ને અનુભવી શકીએ છીએ અને તેને પ્રતિસાદ તરીકે આપી શકીએ છીએ અને આખરે vT આવા કિસ્સામાં vm જેટલું હોવું જોઈએ જ્યારે આ એરર શૂન્ય થશે ત્યારે vT અને vm સરખા થશે અને આવા કિસ્સામાં તમે તે જોઈ શકશો કે મેક્સિમમ પાવર લોડ તરફ ટ્રાન્સફર થશે તો ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે vT એ vm જેટલું જ નથી ચાલો કહીએ કે vT એ vm કરતા ઓછી છે તો એરર પોઝિટીવ છે PI કંટ્રોલર નું આઉટપુટ વધશે એકવાર આનું આઉટપુટ વધે છે ત્યારે આ ડ્યુટી સાઇકલ એટલે કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન વેવ ફોર્મ અહીં આવે છે કારણ કે આ ડીસી ની તુલના કેરિયર સિગ્નલ સાથે કરે છે અને ડ્યુટી સાઇકલ નો ઉપયોગ કરે છે હવે આ ડ્યુટી સાઇકલ કન્વર્ટર ના પ્રકાર અનુરૂપ 0 થી 1 અથવા 1 થી 0 સુધી જઈને બદલાય છે અને PV પેનલ તરફ દેખાતા ઇનપુટ રેઝિસ્ટન્સને ને યોગ્ય રીતે મોડ્યુલેટ કરે છે જે લોડ લાઇનને યોગ્ય રીતે સ્થિત કરશે અને તેથી vT નું મૂલ્ય બદલાશે તેથી vT નું મૂલ્ય બદલાતું રહેશે અને એ vm સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે જેથી એરર શૂન્ય થઈ જશે આ કન્ટ્રોલરનું કાર્ય હંમેશાં જોવાનું છે કે એરર શૂન્ય થઈ જાય છે અહીં એરર શૂન્ય છે તો vT અને vm સરખા હશે અને પછી તમે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરી શકો પરંતુ vm કેવી રીતે મેળવવું vm કેવી રીતે મેળવવું તે આપણે જાણીએ છીએ કારણ કે આપણે આ નિયમ જાણીએ છીએ તો આપણે એક બ્લોક ઉમેરીશું ચાલો કહીએ કે તે K છે અને પછી આપણે ઇનપુટ VOC તરીકે સબમિટ કરીશું તેથી આપણે voc આપીશું જેનો K દ્વારા ગુણાકાર કરીશું અને તમારી પાસે vm છે તે રેફરન્સ બને છે અહીં તમારો રેફરન્સ વિભાગ છે vT જે માપવામાં આવે છે તેની તુલના vm સાથે થાય છે એરર આ PI કંટ્રોલર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને પલ્સ વિડ્થ મોડ્યુલેશન સિગ્નલવાળી અહીં પૂરી પાડવામાં આવે છે જે RT માં ફેરફાર કરશે અને RT થી vT બદલાશે અને આ પરિસ્થિતિમાં vT બદલાતું રહેશે જ્યાં સુધી એરર શૂન્ય ન થાય આવી પરિસ્થિતિઓમાં vT અને vm ની બરાબર છે એરર શૂન્ય છે પછી તમારી પાસે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ છે પરંતુ અહીં તમને એક જ સમસ્યા છે કે voc કેવી રીતે મેળવવો અમારી પાસે voc નું મૂલ્ય નથી કારણ કે જો તમે આ વોલ્ટેજને માપી લો છો તો આ લોડેડ સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ છે કેવી રીતે પેનલમાં અનલોડેડ ઓપન સર્કિટ વોલ્ટેજ ની કિંમત મેળવવી તે પેનલથી પેનલમાં બદલાશે તે ઇન્સ્યુલેશનથી ઇન્સ્યુલેશનમાં બદલાશે તેથી voc નું આ મૂલ્ય કેવી રીતે મેળવવું એકવાર અમારી પાસે voc છે પછી આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ કંટ્રોલ યોજના કાર્ય કરશે આ પેનલના પડોશમાં જે લોડને શક્તિ પ્રદાન કરે છે અમે એક નાનો સેલ મૂકીશું જેને રેફરન્સ સેલ કહેવામાં આવે છે અને તે રેફરન્સ સેલ ને ઓપન સર્કિટ રાખેલું છે રેફરન્સ સેલ પર કોઈ લોડ કનેક્ટ થયેલ નથી તેથી આ સેલ જે PV પેનલની આજુબાજુમાં મૂકવામાં આવે છે તમે આ રેફરન્સ સેલ મુકો છો આ એક નાનો સેલ છે તે દરમ્યાનનો વોલ્ટેજ હંમેશાં તમને આ સેલનો ઓપન સર્કિટ મૂલ્ય આપશે અને આપણે આ સેલ નું ઓપન સર્કિટ મુલ્ય લઈશું જે આ સેલે આપેલા મૂલ્ય જેટલું જ છે પરંતુ આ સેલ અને આ સેલ ના ડેટા સીટ સ્પેસીફીકેસન સરખા હોવા જોઈએ તેથી તમે રેફરન્સ સેલ એવી રીતે પસંદ કરો કે તે એક જ ઉત્પાદકનો હોય અને પછી તમે ઓપન સર્કિટ વોલ્ટેજ પ્રાપ્ત કરવાનું પ્રારંભ કરો છો હવે આ સ્કેલિંગ બ્લોક ને ઇનપુટ તરીકે આ ઓપન સર્કિટ વોલ્ટેજ આપવામાં આવે છે અને આ સ્કેલ કરેલું મૂલ્ય vm પ્રદાન કરશે અને આ vT ને vm સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટેનો રેફરન્સ બનશે અને ત્યાં મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરશે તેથી આ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ ની વોલ્ટેજ સ્કેલિંગ પદ્ધતિ રેફરન્સ સેલ પદ્ધતિ છે